આપત્તિ પુનરિકવરી પ્રાપ્તિમાં આપનું સ્વાગત છે અને બીલ્ડ બેક બેટરbuild back better વધુ સારી રીતે નિર્માણ કરશે મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકીના આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગના સહાયક પ્રોફેસર છું આજે અમે દક્ષિણ અમેરિકન બાજુ પેરુથી વિશ્વના ખૂબ જ અલગ ભૂગોળમાંથી કેટલાક પાઠ લેવા જઈ રહ્યા છીએ તેથી આ હું તેને પેરુના પાઠ તરીકે કહું છું અને હું વિવિધ સંસાધન ની એકત્રિત માહિતી વિશે ચર્ચા કરવા જઇ રહ્યો છું એક છે માઇકલ લિયોન અને થિયો શિલ્ડરમેન દ્વારા તેમજ કેમિલો બોનાઓ દ્વારા બીલ્ડ બેક બેટરbuild back betterવધુ સારી રીતે નિર્માણનું અગાઉ ચર્ચા કરેલું વર્સનversionસંસ્કરણ તેથી તેની સાથેનું અગાઉનું વર્સનversionસંસ્કરણ ટૂંકા ગાળાની પુન રીકવરી પ્રાપ્તિથી લાંબા ગાળાના પ્રભાવો નું પ્રકરણ હતું તેથી આ અહીં છે તેઓએ જે કર્યું તે જ તે ભૌગોલિક ક્ષેત્રના વિવિધ કેસોને સંકલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેઓએ જોયું છે કે લોકોએ તેને કેવી રીતે અનુકૂળ કર્યું છે લોકોએ જુદા જુદા સંદર્ભમાં તેનો પ્રતિસાદ કેવી રીતે આપ્યો છે તેથી ડીસાસ્ટર મીટીગેસનdisaster mitigationઆપત્તિ નિવારણ અને પુનર્નિર્માણ માટે ટ્રેડીસ્નલ શેલ્ટરtraditional shelter પરંપરાગત આશ્રય સ્વીકારવાથી સમુદાય આધારિત અભિગમો સાથેના અનુભવોથી બીજી કેટલીક માહિતી પણ મળી શકે છે બધી ચર્ચાઓમાં તેઓ ભાગીદારીના વિવિધ પ્રકારો અને જુદા જુદા સંદર્ભો અને તેના માટેના જુદા જુદા પ્રતિભાવો પર પ્રકાશ પાડે છે તેથી આ માઇકલ લિયોન અને શિલ્ડરમેન અને બોનો છે કેમિલો બોનાઓ તેથી તેઓએ શું કર્યું તે લગભગ 6 સ્ટડીના એરિયા લીધા છે જે વિવિધ સમય અને પેરુના જુદા જુદા ભાગોમાં વિવિધ ભૂકંપથી પ્રભાવિત છે નંબર 1 કે જેની અમે સેન માર્ટિન વિસ્તાર અલ્ટો મેયો વિશે વાત કરી રહ્યા છીએ જે 1990 અને 1991 ના ભૂકંપથી પ્રભાવિત છે નંબર 2 જે પિયુરા મોરોપóન ક્ષેત્રનો છે મોરોપóનનાં પિયુરા ક્ષેત્રમાં જે પૂર સાથે સંકળાયેલું છે અને તે માત્ર એક ઇવેન્ટ ઓરિયેન્ટેડevent orientedઘટના લક્ષી નથી પરંતુ તે પણ અલ નીનો ઘટના છે જ્યાં લાંબા ગાળાની અસર દુષ્કાળ જેવી પણ છે અને અન્ય વસ્તુઓ પણ અહીં જોવા મળી છે 1999 માં આવેલા આયાચુચો ભૂકંપ જેણે ચૂસી અને ક્વિસ્પ્લેક્ટાને અસર કરી છે તે પછી તમારી પાસે 2001 ની સાલમાં દક્ષિણ તરફ અને ત્યાં મોકાગુઆ ભૂકંપ છે જે આઈકા વિસ્તાર વિશે છે જે 1996 નો ભૂકંપ છે અને તે જ રીતે આઇસીએ ટિએરા પ્રોમેટિડા જે સ્થળાંતર છે તેથી હવે આમાં આપણી પાસે સ્થાનાંતરિત સંદર્ભ પણ છે તેથી ચાલો આપણે કેસ દ્વારા કેસ કરીએ અને તેઓએ શું કામ કર્યું છે તે વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તેથી હું પ્રથમ કેસમાં તકનીકી પાસાઓ વિશે ચર્ચા કરીશ અને પછી કારણ કે બધી બાબતોમાં ઘણી બધી બાબતો સામાન્ય હોય છે પરંતુ વિવિધ કેસોમાં ખાસ કરીને એડોબ પ્રકારનાં બાંધકામમાં થોડી ભિન્નતા હોય છે તેથી હું થોડા સમય માટે સંક્ષિપ્તમાં કહીશ દરેક કિસ્સામાં જાઓ અને અંતે હું તેનો સારાંશ લખીશ જુઓ કે તેના વિવિધ સામાન્ય પાસાઓ અને તેના વિશેષ પાસાઓ શું છે 1990 માં 29 મી મેના રોજ અલ્ટો માયો જે આ ક્ષેત્ર છે તે અમે 6 2 રિક્ટર સ્કેલ પર વાત કરી રહ્યા છીએ અને તેમાં લગભગ 70 લોકો માર્યા ગયા છે અને 1600 ઘાયલ થયા છે અને લગભગ 6000 ઘરો ના તો નુકસાન અથવા નાશ પામ્યા છે પછીથી 1991 માં એક વર્ષની અંદર ફરીથી બીજા 6 2 રિક્ટર સ્કેલ આવ્યા છે અને આ તે સમયે છે જ્યારે 40 મૃત્યુ અને 700 ઇજાઓ અને મોયોબંબામાં 466 ઘરો અને રિયોજામાં 339 ઘરોનો નાશ થયો તેથી આ બધું છે મોયોબંબા અને રિયોજા અને સોરીટર તેથી આ અલ્ટો મેયો ક્ષેત્ર છે અને આ પ્રેકટીકલ એકસન ગ્રુપpractical action groupવ્યવહારિક ક્રિયા જૂથ સાથે હાથ ધરવામાં આવ્યો છે એક પ્રેકટીકલ એકસન ગ્રુપpractical action groupવ્યવહારુ ક્રિયા જૂથ તેઓ મોટાભાગે પુન રીકવરી પ્રાપ્તિ પ્રક્રિયા પર કરે છે મુખ્યત્વે ટૂંકા ગાળાની રાહતને બદલે લાંબા ગાળાના પુનર્નિર્માણમાં તેથી સ્થાનિક રહીશો અને નેતાઓના પ્રતિસાદના આધારે વિવિધ સર્વેક્ષણોના આધારે તેઓએ લાભાર્થીઓને સ્પષ્ટ રીતે કેવી રીતે હિસાબ આપ્યો તેથી તેઓએ ખરેખર તેના સમગ્ર ખર્ચની ગણતરી કરી છે તેમજ તે કેવા પ્રકારની આવશ્યકતા અને આવશ્યકતાઓનું આકારણી કરવામાં આવ્યું છે અને પછી તેઓએ ઓળખી કાઢયું હા આ સંભવિત લાભાર્થીઓ છે તેથી તે સમયે જ્યારે તે તેના આર્કિટેક્ચરલ પાસાથી આવે છે તેથી તે પ્રદેશની અંદર સ્થાનિક નેતાઓ અને વિવિધ ભાગીદારો સાથેની તમામ પરામર્શ પ્રક્રિયા સાથે તેથી તેઓએ રેમ્ડ પૃથ્વી અને એડોબના ઉપયોગને રદ કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ વધુ સારી રીતે ધરતીકંપ પ્રતિરોધક સામગ્રી તરીકે બનાવા માટે ક્વિન્ચા ઇંટો ફ્રેમને પ્રોત્સાહન આપવા માગે છે તેથી તમે જે જોઈ શકો છો તે પ્રેકટીકલ એકસન ગ્રુપમાંથી છે મોડેલ જેની વચ્ચે તેઓ લાકડાની પોસ્ટ્સ સાથે યોજના વિકસાવે છે અને તેમની પાસે છે તેને ક્વિન્ચા કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે તેથી તમે અહીં જોઈ શકો છો કે તે એક પ્રકારના ટીમ્બર સ્ટડ છે ફાઉન્ડેસન કે કોંક્રિટ બેડીંગ માં એમ્બેડેડembeddedજડીત અથવા ફાઉન્ડેસનમાં થોડી ઊંડી છે તેથી પછી આ આખી દીવાલ આપણે રેટલrattleઉડાઉ અને વસ્તુના ડોબ સોર્ટ તરીકે જાણીએ છીએ જેથી અમારી પાસે આ વાંસની સ્ક્રીન જે તંદુરસ્ત રહે છે અને ત્યારબાદ સ્લેન્ડરનો પહેલો કોટ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ વાંસની સ્ક્રીન પર સ્લેન્ડરનો બીજો કોટ બનાવવામાં આવે છે તેથી જે રીતે તે એક વર્ટીકલ સ્ટડ છે અને જે પણ એક આડી સ્ટડ છે કારણ કે તમે જોઈ સકો છો તે ખીલી પર બીજા બે સ્ટડ છે અને આ બધી ખૂબ સ્વદેશી તકનીક છે તેઓ આ ભાગ થોડા અપગ્રેડ કર્યા છે અને પ્રથમ કોટમાં તેઓએ જે કર્યું તે રેન્ડરમાં હતું પહેલા તેને સૂકવવા દીધું અને પછી તેના પર તિરાડો દેખાઈ તેથી જ્યારે તિરાડો સ્પષ્ટપણે દેખાય છે ત્યારે તે બીજા કોટથી બનેલી હોય છે જ્યાં તે બીજા કોટને ફિક્સ કરી શકે છે કારણ કે તે તેના માટે ટેક્સચર આપે છે તેથી જો તમે વુવન લાકડાના ક્રોસ સેક્શનને જુઓ તો આ તે કેવી રીતે લાગે છે જ્યાં તમારી પાસે ફ્લોર લેવલ અને આશરે 300 મીમી ઉંચાઈ છે અને પછી આ વુવન લાકડા તેના પર ફિક્સ કરે છે તેથી આ લગભગ 2 3 મીટર છે આને આપણે વુવન ઇન્ફિલ કહીએ છીએ અને જો તમે વિગતવાર એ જુઓ તો A જંકશન અને આ જંકશન તેથી આ 2 જંકશન છે તેથી હવે તમારી પાસે 100 મીમી વ્યાસ છે અને તે આડા સ્ટડથી એમ્બેડ કરેલું છે તે તેની અંદર એમ્બેડembeddedજડિત છે અને તળિયે પણ છે તેમાં એક વિરામ છે તેથી તે દિવાલના પાયામાં જાય છે અને સાથે સાથે 50mm વ્યાસ પણ છે તેથી તે આડા સ્ટડને પણ ઠીક કરે છે તેથી આ અમલ કરવામાં આવી છે તે એક પ્રકારની વિગત છે તે પછી તકનીકી જૂથે વિવિધ વિશિષ્ટતાઓ પણ સૂચવી છે કે કોંક્રિટ પેડ અને સ્ટ્રીપ ફાઉન્ડેશનનુ મિક્સ 110 સિમેન્ટ એગ્રીગેટ 30 મોટા પત્થરો અને કોંક્રિટ દિવાલનો આધાર હોવો જોઈએ જ્યાં તેમાં 1 8 સિમેન્ટ અને એગ્રીગેટ હોય છે અને લાકડું માળખાકીય ગુણવત્તાવાળા પોલ્સ છે તેથી તેઓ ફરીથી રેન્ડરમાં પ્રથમ કોટ કાદવ સાથે મિક્સ્ડ થયા છે તે 100kg અને 50kg સાથે સ્ટ્રો કરવાનું છે અને બીજો કોટ સિમેન્ટ ધોરણો અનુસાર ચૂનો ચારેલી રેતી છે તેથી આ તે છે જ્યાં 1 1 5 અથવા સિમેન્ટજીપ્સમરેતી છે તેથી આ બધુ વોલ્યુમ વિશે છે અને આ ક્વીન્સ બાંધકામોના ફાયદા શું છે એક તે છે કે તેઓએ આ પ્રકારનાં બાંધકામનુ અપગ્રેડ કર્યું છે તે પણ કોંક્રિટ પાસા અને કોંક્રિટ પાયાને એમ્બેડ કરે છે તેઓએ નક્કર પાયા પ્રદાન કર્યા જેથી ભૂકંપ તરફ વધુ સ્થિરતા મળી શકે પછી ભેજ સામે રક્ષણ માટે લાકડાના સ્તંભોને treated સાથે ટાર અથવા પીચને ખીલી દ્વારા જમીન પર કોન્ક્રીટ નાખવામાં આવે છે તેથી આ છે જે તમે અહીં જોઈ શકો છો અને દિવાલોમાં લાકડા અને વાંસને અસર કરતા ભેજને રોકવા માટે વધારાના એન્કરેજ અને કોંક્રિટ દિવાલને આધાર આપવા માટે આ ખીલી આમાં એમ્બેડેડ કરવામાં આવી છે તે જ રીતે માળખાકીય અખંડિતતાને સુધારવા માટે કોલમ અને બીમના સાંધા વચ્ચે કાળજીપૂર્વક જોડાણ કરવામાં આવે છે તે જ તમે આગળની સ્લાઈડમાં જોશો તમે અહીં જોઈ શકો છો કે બીમ અને કોલમ સાથે જોડાતા તેમની પાસે કેટલી કાળજી છે કારણ કે તે આખી ઇમારતને બાંધી દેશે અને તે ખાતરી કરે છે ભૂકંપ થાય ત્યારે આખુ માળખું સારી રીતે કાર્ય કરે છે જ્યારે ભૂકંપ થાય છે અને કારણ કે કેન્સ છે તે વુંવન ફેશનમાં વણાય છે ત્યારે તે તેના સૌંદર્યલક્ષી પાત્રને જ નહીં પરંતુ તે એક પ્રકારની માળખાકીય સ્થિરતા પણ આપે છે અને છતની દ્રષ્ટિએ ત્યાં છતવાળી ટાઇલ્સ અથવા એડોબ છત પડતા રહેનારાઓને સંભવિત જોખમ ઘટાડવા માટે હળવા વજનના ગેલ્વેનાઈઝ્ડ મેટલ શીટ્સની છત બનાવવામાં આવી છે તેથી જ્યારે ઇમારત દેખીતી રીતે હચમચી જાય છે ત્યારે પત્થરો લોકો પર પડતા હતા તેથી જ તેઓએ હળવી સામગ્રી માં જવાનું વિચાર્યું તેથી તમે જે જોઈ શકો છો તે સોરીટર વિસ્તારમાં એક સમુદાય મકાન છે તેથી તેઓએ શું કર્યું કે આ તકનીકીને અપગ્રેડ કરવાનો પ્રયાસ કર્યો પ્રથમ તેઓએ જાહેર ઇમારત જેવી કે શાળાઓ અથવા સમુદાયની ઇમારતો બનાવવાનો પ્રયાસ કર્યો જેથી લોકોને આ તકનીકી વિશે થોડી જાગૃતિ મળે અને તેઓ સ્થાનિક લોકોને તાલીમ પણ આપી શકે કેટલાક ટ્રેનીંગ સેસનtraining sessionતાલીમ સત્રો આપી શકે અથવા ચણતરની તાલીમ પણ આપે સ્થાનિક લોકોને ટ્રેનીંગ સેસન આપે જેથી તે અન્ય સ્થળોએ પણ ફેલાય તેથી તેઓ જે રીતે વિકસિત થયા છે તે મૂળભૂત રીત છે એક ટીમમાં 20 થી 40 લોકો હોય છે અને પછી તેઓ કામ કરવાનું શરૂ કરે છે તેઓને તાલીમ મળી છે અને તેઓ જુદી જુદી સાઇટ્માં અમલ કરી રહ્યા છે તેથી આ પદ્ધતિ આ રીતે કરવામાં આવી છે તમારી પાસે લાભાર્થીઓની ઓળખ છે અને પ્રથમ સંપર્કો છે પછી તમારી પાસે આ છે લાભાર્થીઓની લાક્ષણિકતાઓ શું છે તમે જાણો છો કે આ લાભાર્થીઓને કેવી રીતે ફિગર આઉટ મળે છે આ તે સ્થાન છે જ્યાં સામાજિક આર્થિક પણ ભૂમિકામાં આવે છે અને નુકસાનના આંકડા પણ ભૂમિકા ભજવે છે અને આ એ છે જ્યાં પ્લોટ્સની ટાઇપોલોજી અને હવે કોણ સંસાધનોની સપ્લાય કરશે તમે જાણો છો કે તેઓના સમુદાયોને કેવી રીતે વાટાઘાટો કરવી પડશે તેને કેટલાક સંસાધનો પણ પ્રદાન કરી શકે છે મુખ્ય મુદ્દો પરિવહન છે તમે જાણો છો કે અમુક સ્થળોએ વાંસ સ્થાનિક રીતે ઉપલબ્ધ નથી અને તેઓને વિવિધ સ્થળોએથી કાચા માલનું પરિવહન કરવું પડે છે અને તે જ અહીં કેટલીક NGOને પણ અમુક પ્રકારના તકનીકી માધ્યમો પૂરા પાડવામાં આવે છે અને આ તે જ તાલીમ અને તેથી પ્રથમ પ્રાપ્તિ અને ઓળખ આ તબક્કે થાય છે અને તાલીમ અને પ્રસાર અને તે તે છે જ્યાં તેઓ અમલીકરણ પ્રક્રિયા વિશે વાત કરે છે અને આ તે છે જ્યાં તમે જાણો છો તે પ્રમોસ્ન્સ વિવિધ NGO અને લાભાર્થીઓ સાથેના કરારો તેમજ સામગ્રીની જોગવાઈ તેમજ તેઓએ ખરેખર વિવિધ તબક્કે અને તકનીકી દેખરેખ પર ખરેખર કેવી રીતે અમલ કરવો પડે છે વિવિધ તબક્કે તે કેવી રીતે ચલાવવું પડે છે તે વિશે વાત કરે છે તેથી આ રીતે કાર્ય કરવાની પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે હવે કેવા પ્રકારની અસર જુઓ આ એ છે આ જેપેલાસીઓ ઇમારતમાં સુધારેલા એક ક્વીંચા ઇમારત ને જોઈ રહ્યા છો અને અહીં અસર શું છે 1991 સુધીમાં અમે નીચે 3 થી 4 વર્ષ મુવ ઓન થી લઈને 1994 માં ખસેડો તે વિશે 558 સુધારો થયો છે એલ્ટો મેયો પ્રાંતમાં ક્વિન્ચા મકાનો ત્યાં પણ છે પ્રેરણા લઈને ત્યાં ઘણા એવા છે કે જે તે પ્રાંતમાં સ્વતંત્ર રીતે પુરુષો અને સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે અને હકીકતમાં 1993 માં રાષ્ટ્રીય વસ્તી ગણતરીએ એવો અંદાજ લગાવ્યો હતો કે ક્વિન્ચા રાષ્ટ્રીય આવાસ સ્ટોકનો માત્ર 7 ભાગ બનાવે છે પરંતુ પ્રોજેક્ટ ક્ષેત્રમાં આ આંકડો વધીને લગભગ 30 થઈ ગયો છે તેથી તે તેમને પ્રેરણા આપી છે અને આશરે 1300 યુએસ ડોલર તે 30 ચોરસ મીટરનું મકાન બાંધવા માટે ઉપયોગમાં લેતા હતા અને તે ઇંટ અથવા કોંક્રિટ મકાન દ્વારા લેવામાં આવતો તે લગભગ ત્રણ ગણા કરતાં વધુ રકમ લેશે લગભગ 5400 ડોલર કારણ કે તેને કુશળ મજૂર કુશળ કરારની જરૂર છે પરંતુ અહીં આ વિશિષ્ટ સમુદાય માટે ફાયદાઓ એટલા માટે હતા કારણ કે પ્રથમ નંબર પર કુશળ મજૂર તે ક્ષેત્રમાં સરળતાથી ઉપલબ્ધ હતા અને ભૌતિક સંસાધનો અને વાંસ બીજા ઘણા સંસાધનો તે પ્રદેશમાં ઉપલબ્ધ છે તેથી લાકડા ઉપલબ્ધ હતા સંસાધનો ઉપલબ્ધ હતા કુશળતા ઉપલબ્ધ હતી તેથી આ રીતે કિંમત ઓછી થઈ છે અને લોકો ઘણી પ્રગતિશીલ રીતે ભાગ લઈ શક્યા છે તેથી તે જ ગુફાઓ 18 વર્ષ પછી તમે જાણો છો જ્યારે લેખકોએ તપાસ કરી ત્યારે તેઓએ કયા ફેરફારો તરફ ધ્યાન આપ્યું છે હવે ધીમે ધીમે એક છે કે પેરુના ઉત્તર કાંઠામાં દુષ્કાળ સતત આવી રહ્યો છે અને તેના કારણે ચોખા અને ખાંડની શેરડી જેવા મુખ્ય પાકને અસર થઈ છે જેને વધુ પાણીની જરૂર છે અને ત્યાં પણ જળ સંસાધનો પર પણ અસર પડે છે અને તે એક પાસું છે કે લોકો અન્ય સ્થળોએ સ્થળાંતર કરે છે અને અહીં આ વિશેષ અલ્ટો મેયો ક્ષેત્રમાં સ્થળાંતર કરનારના વતન વિસ્તારમાં જમીન કરતાં સારી ગુણવત્તાની મુક્ત જમીનના ક્ષેત્રમાં એક અસ્તિત્વ છે તેથી ઉત્તર કાંઠાના વિસ્તારમાં જેથી તેઓ તમને 0 5 હેક્ટર જમીનની જગ્યાએ તમને જાણ કરાવે તેમની પાસે લગભગ 2 થી 3 હેક્ટર જમીન છે તેથી આ રીતે લોકો સ્થળાંતર તરફ વલણ ધરાવે છે અને 1994 ની આસપાસ જ્યારે આપણે સ્થળાંતર કરીએ છીએ વસ્તી વૃદ્ધિના 3 3 માંથી ૧ 3 એ સ્થળાંતર વસ્તી માટે ફાળો આપ્યો છે અને આ શરતોને ધ્યાનમાં રાખીને સરકારે શક્ય વાવેતરવાળા ક્ષેત્રોના ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપ્યું છે તેથી તે જ સ્થળે તેઓએ કેટલીક યોજનાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે અને તેઓએ લોકોને વિકસિત અને સંભવિત સંવર્ધન વિસ્તારોમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા છે તેથી તે 2003 માં 32000 હેક્ટર જેટલું મૂલ્ય 2005 માં 80000 હેક્ટર થઈ ગયું છે તેથી તે બમણા કરતા વધારે છે અને ખરેખર ઉત્પાદનમાં વધારો થયો છે અને દેખીતી રીતે અન્ય સ્થળોએથી પ્રોડક્શન્સ અને આયાત ઓછી થઈ છે તેથી આ એક મહત્વપૂર્ણ વિચારણા છે કારણ કે લોકો વધુ સારી આર્થિક સ્થિતિ મેળવી રહ્યા છે તેથી તેઓ સક્ષમ છે હવે શરૂઆતમાં ખૂબ સહભાગી અભિગમથી શરૂ થઈ છે પરંતુ હવે કારણ કે આર્થિક સ્થિતિ તેમને સ્વતંત્ર બનાવે છે અને તેઓ કેટલાક નિર્ણયો લેવા સક્ષમ છે અને અગાઉ સ્થાનિક સરકાર રમતી ન હતી પરંતુ હવે ધીરે ધીરે સ્થાનિક સરકારે પણ આખી પ્રક્રિયામાં ભાગ લીધો છે અને ખરેખર આર્થિક સ્થિતિ માટે ટેકો આપે છે પરંતુ જ્યારે આપણે જાહેર ક્ષેત્રો વિશે વાત કરીએ છીએ ત્યારે તે કેટલાક મુખ્ય ચોરસ સિવાય ને હંમેશાં અવગણવામાં આવે છે જે તમે જોઈ શકો છો તે અલ્ટો માયોનુ મુખ્ય ચોરસ છે અને જે કરવામાં આવી છે તે તમે જાણો છો તમે ગૌણ રસ્તાઓ સામાન્ય રીતે પેવ્ડ નથી અને મુખ્ય ચોરસ સિવાય કોઈપણ ઝાડ અથવા પ્લાન્ટેશન નથી તેઓનુ જાહેર જગ્યાઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત ન હતું તેથી તેઓનુ સ્થળાંતર પણ સમસ્યા છે તમને ખબર તેઓ પ્લોટ અને આઉટસ્કર્ટ્સ પર સેત્લીંગ ડાઉન તેમની બચત વધારીને અને વધુ હાઉસિંગ અને મકાનો માટે માંગ બનાવવાનુ શરૂ કર્યું કારણ કે વધુ સ્થળાંતર થવાનું શરૂ થયું છે અને તે જ કારણોસર મકાનો અને સેવાઓની માંગ છે અને જેનો અર્થ છે કે તેઓ કોઈ પણ અગાઉના આયોજન વિના નવી વસાહતો રચી રહ્યા છે અને આ એક મહત્ત્વનું પાસું જંગલની કાપણી છે તે કહે છે કે ૧ 3 મિલિયન હેક્ટર જંગલની કાપણી આ સ્થળાંતર પ્રક્રિયા સાથે અને કુલ વિસ્તારનો લગભગ 27 વિસ્તાર જે કુલ વિસ્તારના 27 વિસ્તારનો સમાવેશ થાય છે તે જંગલોની કાપણી કરવામાં આવી છે અને હવે ત્યાં જ આપણે આબોહવા પરિવર્તન પાસાઓ પર આડકતરી અસર વિશે વાત કરી રહ્યા છીએ જેના પરિણામે પાણીની તંગી થઈ શકે છે જે ફરીથી કૃષિ પ્રભાવોને અસર કરવાના ચક્રમાં ફેરવાશે તેથી તે અલ્ટો મેયો કન્સ્ટ્રક્શન્સ વિશે સંક્ષિપ્તમાં છે અને બીજો સ્થળ પરના પુનર્નિર્માણ પીયૂરા ક્ષેત્રમાં પૂર પછીના પુનર્નિર્માણ મોરોપન વિશે છે તેથી 1997 અને 1998 માં ફરી ત્યાં અલ નિનો ઘટના માં ભારે વરસાદ પૂર અને તાપમાન ફેરફારો કરતાં વધુ 85000 ભોગ પરિણમ્યું છે અને પીઉરા અને 8000 ઘરો સાથે 9 મહિના અસરગ્રસ્ત હતા તેથી કૃષિ ક્ષેત્ર હોવાને કારણે આ વિશિષ્ટ ક્ષેત્ર તેના કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધ છે તેથી એક પુનર્નિર્માણ પ્રક્રિયામાં છે તેઓએ જોયું કે પાણીની વધુ તંગીને કેવી રીતે અટકાવી શકાય અને ડેમો સિંચાઈ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે અને આવાસોમાંથી પણ સંભવિત પૂરને રોકવા માટે 1m ફુટના કોંક્રિટ ફાઉન્ડેશનો સાથે બાંધકામ પ્રણાલીમાં સુધારેલ ક્વિન્ચા બનાવવામાં આવ્યા હતા ફરીથી તેઓ સ્થાનિક વસ્તી અને સામગ્રીની સક્રિય ભાગીદારી સાથે ક્વિન્ચા લાકડાની ફ્રેમનો ઉપયોગ કરે છે તેથી અહીં પણ ભાગીદારી શામેલ થઈ છે અને સ્થાનિક સામગ્રી મેળવવામાં આવી છે હવે અહીં ફરીથી કૃષિ કુટુંબ હોવાને લીધે શહેરી આયોજનનો સંપૂર્ણ વિચાર નબળાઈ અને કેન્દ્રિય પાણી અને સેવાઓને ઘટાડવાનો છે અને આ તે જ તબક્કે 200 જેટલા ચોરસ મીટરના પ્લોટમાં તમામ આવાસ સંકુલ બનાવવામાં આવ્યા છે તેથી ત્યાં અમુક તકનીકી માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમે જાણો છો કુવાઓ અને પાણી પુરવઠા સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવું અને રિસ્ક મેપિંગ ગટરના અભ્યાસ પર કરવામાં આવ્યાં છે અને તેઓએ અમુક સંવેદનશીલ સ્થળો પણ ઓળખાવી તેથી ત્યાં લોકોને પણ વાતચીત કરવામાં આવી છે આ રીતે મોટે ભાગે જળ વિભાગ અને સિંચાઈ સેવાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે હવે અહીં શું થાય છે આજે અહીંની સ્થિતિ ખૂબ જ રંગીન અને ખુશખુશાલ છે એક છે લોકોએ ફૂલોનુ વાવેતર કર્યું છે અને નાના બગીચાઓ બનાવ્યા છે અને તેઓ પણ તેમના પોતાના સિસ્ટમ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ વિકાસ કારણ કે તેઓની ટીન શીટ્સ બેઝિક હતી આ સાથે વધ્યા મારો કહેવાનો અર્થ ક્વીન્ચા સિસ્ટમ અપગ્રેડ છે તેઓ પણ ચોક્કસ સ્થાનિક તકનીકો અને તેઓએ તેમના રહેઠાણોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો તેથી તે જ છે જ્યારે કોઈપણ પ્રતિભાવમાં આબોહવાના પાસાઓ અને સાંસ્કૃતિક ખામીઓ પ્રત્યે વ્યકિતગતકરણ એ ખૂબ જ કુદરતી પ્રતિભાવ છે તેથી મોરચાના કારણે તેઓ પક્ષીઓ મેર્મેઈદ્સ ભૌમિતિક આંકડા જેવા રેખાંકનો સાથે વિવિધ ડ્રોઈંગ દોરવામાં આવે છે અને કાળજી લેવામાં આવે છે તેથી આ ખરેખર તમને ખબર બતાવે છે તેઓએ તેમાં ખાનગી બગીચાઓ બનાવ્યા હતા તેઓએ તેની ચિંતામાં તપાસ કરી આ બતાવે છે કે તમે જાણો છો કે સમુદાયના આત્મ સન્માનને ખૂબ માનવામાં આવે છે અને આ રીતે ભાગીદારીએ સુનિશ્ચિત કર્યું છે કે તેઓએ આત્મગૌરવને આગળ વધાર્યો છે હું ત્રીજા કેસ વિશે પણ ચર્ચા કરીશ જે ફરીથી સ્થળ પરની પુનર્નિર્માણ અને ચુસ્ચી અને ક્વિસ્પ્લેક્ટ આયાકુચોમાં ભૂકંપ પછીના પુનર્નિર્માણનું છે તેથી આ એડોબ ઘર છે તેથી તેઓએ શું કર્યું તે તેઓએ અપનાવ્યું હતું કારણ કે આ બધી 5 અથવા 6 વસાહતો હોવાથી ગરીબી એક સામાન્ય પરિબળ છે અને અહીં તેઓએ શું કર્યું તે તેઓએ તેમને એડોબ સ્ક્વેર બ્લોક્સ બનાવવાની તાલીમ આપવાનો પ્રયાસ કર્યો અને તેમને આ એડોબ મકાનો બનાવવા માટે તાલીમ આપવાનો પ્રયત્ન કર્યો અને તેના પર કેવી રીતે ફરીથી સુધારો કરવો અને અહીં પણ તેઓએ લોકોને સલાહ આપી કે કયા પ્રકારનાં લાભાર્થીઓ છે અને તેઓ તેમાં શામેલ થાય છે અને આ મકાનો અને બધુ બનાવવામાં તમામ લોકો માટે આપણે જે જોઈએ છીએ તે જાહેરમાં ઘણા સુધારણા થયા નથી તમે જોઈ શકો છો કે શેરીઓ ધીરે ધીરે બગડતી જાય છે પથ્થરના ભાગો સાફ નથી થયા અને એકસરખી પેવિંગ અને ખાડા સાફ નથી થયા તેથી તેનો અર્થ છે આ જ્યાં છે પરંતુ એક રસપ્રદ બાબત એ છે કે જાહેર જગ્યા પર બેદરકારી છે લોકો ખરેખર સમય અને પ્રયત્ન ક્વીસ્પીલાકતાના ચર્ચમાં ખાસ પથ્થર કોતરવામા અને બાંધવામાં છે કારણ કે આ રીતે એક હકારાત્મક રીત છે તેની ખાતરી કરવા માટે રોકાણ શરૂ કરી પરંતુ કોઈક રીતે તે એકંદર યોજનામાં લેવામાં આવી નથી તમે જાણો છો કેવી રીતે તે જ ઉર્જા અહીં સારી રીતે બનાવવામાં અને વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે તેથી આ એક વસ્તુ છે જેમાંથી આપણે શીખી શકીએ છીએ તો શા માટે આવું થાય છે કારણ કે લોકો આશ્રિત બની ગયા છે અને તેમનું ગૌરવ અને આત્મ સન્માન ગુમાવ્યું છે કારણ કે રાજ્યની સંસ્થાઓ તેમને જે જોઈએ તે પૂરી પાડી રહી છે તેથી તે રીતે સહભાગી પાસા ધીરે ધીરે નીચે આવી ગયા છે અને તેઓ લગભગ મોટાભાગે રાજ્યની સંસ્થાઓના સમર્થન પર હા પામી રહ્યા છે અને કાં તો તેઓ કોઈપણ પ્રકારના બાહ્ય સપોર્ટ અથવા સહયોગની શોધમાં છે અને સમુદાયના કામના પરંપરાગત સ્વરૂપ જેને આઈની કહેવામાં આવે છે જે દક્ષિણ અમેરિકન ખંડમાં એક પ્રકારની આપવા અને લેવાની પ્રક્રિયા છે તેમની પાસે આ પરંપરાગત સિસ્ટમ છે તેથી તે ધીરે ધીરે નાશ પામ્યું છે અને પ્રયત્નો અને ક્રિયાઓ અથવા વિકાસના હેતુઓ વ્યર્થ થઈ ગયા છે તેથી આ પ્રકારની ઉર્જા હોવા છતાં અમે અસમર્થ છીએ તેઓ તે સર્વગ્રાહી રીતે રોકાણ કરવામાં અસમર્થ હતા એ જ રીતે ઓન સાઇટ પુનઃરચનામાં મોક્યુંગુઆ બાદના ભૂકંપ પુનઃરચના અહીં તેના દ્વારા 2001 માં ત્રાટક્યું છે તે લગભગ 6 9 રિકટર સ્કેલ તે ધરતીકંપમાં લગભગ 11 886 ઘરો નાશ પામ્યા હતા અને અહીંને વસવાટ યોગ્ય જાહેર કરી તેઓએ જે કર્યું તે ફરી તેમણે કર્યું NGO ચિત્રમાં આવી રહ્યાં છે તે તમામ કિસ્સાઓમાં અને તેઓ સ્થાનિક સરકારો અને સ્થાનિક નેતાઓ સાથે કામ કરી રહ્યા છે અને તેઓ લાભકર્તાઓની સૂચિ શું છે કેવી રીતે પ્રદાન કરવી તે નકશા તૈયાર કરી શકશે તેથી 3 તબક્કામાં તેમણે 195 પરિવારોને લક્ષ્યાંક બનાવ્યા જેનો આશરે 2001 અને 2003 ની વચ્ચે મરિસિકલ નિટો પ્રાંતમાં અમલ કરવામાં આવ્યો હતો તેથી મોક્ગુઆમાં તેઓએ લગભગ 103 એડોબ ઘરો બનાવ્યાં અને આ ફરીથી સ્ટેજ 2 અને છેલ્લા એકમાં 42 મકાનો છે 50 કોંક્રિટ બ્લોક મકાનો છે તેથી અહીં શું થાય છે તે તેઓએ પુનરીકવરી પ્રાપ્તિ પ્રક્રિયામાં સમુદાયને શામેલ કરવા તરફ પણ ધ્યાન આપ્યું અને તેઓએ તેમની જરૂરિયાતો અનુસાર કેટલાક ફેરફારો પણ કર્યા પરંતુ તમે અહીં જે જોઈ શકો છો તે ખૂબ જ સફળ રહ્યું છે પરંતુ અહીં ખાણકામના પાસાને કારણે તેથી તેમને પણ સ્થાનિક સરકારને કેટલીક ખાણકામ ફી પણ મળી હતી અને જેનો ઉપયોગ તે ફરીથી શહેરની સેવાઓ પ્રદાન કરવા અને સમુદાયમાં રોકાણ કરવા માટે કરવામાં આવ્યો છે તેથી વસ્તી સમુદાયની ભાગીદારી નિયંત્રિત અને અસરકારક રીતે ફંડના વિતરણની યોજના બનાવે છે તેથી એક એ છે કે ખાણકામ એ સૌથી ધનવાન અર્થતંત્રમાંનું એક છે તેથી તે આ સેવાઓ ની સુવિધા આપવા માટે પણ ટેકો આપે છે અને કોંક્રિટ બ્લોક્સ અને એડોબ બંને મકાનો સારી સ્થિતિમાં રહ્યા અને બંને કેસોમાં તે તકનીકી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેઓ સારી સ્થિતિમાં રહ્યા છે અને આ સ્થળે તેઓએ વધુ એક મકાન પણ અમલમાં મૂક્યુ છે છત છે તે કોંક્રિટ ટ્રસ બીમ સાથે બનાવવામાં આવી છે તેથી તેઓ આ કોંક્રિટ ટ્રસ બીમ ધરાવે છે જે નવીનતા છે અને એક અન્ય નવીનતા છે જેને તુમ્બાડિલો કહેવામાં આવે છે એક કાપડને કવર કરીને છતની નીચેના ભાગમાં રાખવામાં આવે છે જેથી ગરમી ઓછી થાય અને વધુ સારું દેખાવ મળે તેથી તેઓ છતની નીચે કાપડને કવર કરવાનો પ્રયાસ કરે છે જેથી તમે જાણો છો કે તે ગરમીને પ્રતિબિંબિત કરે છે અને તે ઇન્ડોર વાતાવરણને થોડું ઠંડુ બનાવી શકે છે અને જ્યારે લોકો તેમાં ભાગ લે છે જ્યારે અર્થતંત્ર ટેકો આપે છે અને સ્થાનિક સરકાર તકનીકી રીતે સલામત વાતાવરણ માટે ટેકો આપે છે જેથી તમે અહીં શહેરી રોકાણો જાણો છો જે તમે અહીં જોઈ શકો છો તે આજે સુધારી રહ્યા છે શેરીઓ પેવ્ડ બને છે અને એક નાગરિક કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું જાહેર સ્થળો સુખદ છે અને બાળકોનાં રમતનાં મેદાન છે દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ તે છે જ્યાં આપણે સૌથી મોટી વસ્તુ સહકાર જોયી છે સમુદાયનો સહયોગ આ કેવી રીતે કેવી રીતે તે આ પ્રક્રિયામાં ચાલુ છે પહેલાંની ગુફાઓમાં શરૂઆતમાં તે તેનો ભાગ હતી પરંતુ તે પછી તેનો આશ્રિત ભાગ બની ગયો છે અને પછી તેઓએ તેને અવગણ્યું તેથી આ કિસ્સામાં તે ચાલુ જ હતું આ બીજો કેસ છે સ્થળાંતર નાસ્કામાં ભૂકંપ પછીના સ્થળાંતર Ica નીચેનો બીજો કેસ પણ Ica માં તેથી અહીં પણ તેઓએ જે કર્યું તે જ પેટર્નનું પાલન કરવામાં આવ્યું હતું અને અહીં લોકોએ તેમની શરૂઆત ગુમાવી દીધી છે પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તેઓ તેમની પહેલ ગુમાવે છે અને સમાધાન સામાન્ય રીતે ઉપેક્ષિત લાગે છે કારણ કે મુખ્યત્વે પ્રોમિસિંગ જમીનના ટાઈટલની વ્યાખ્યા કરવામાં આવી નથી તેથી તેમને જમીનની ટાઈટલ વ્યાખ્યાયિત કરવામાં આવી નથી જે તેમના માટે થોડી અસલામતી છે અને તે જ સમયે તેમની કાર્યકાળની અસલામતી લોકો તેમના સમાધાન વિકસાવવામાં કોઈ સમય અથવા પ્રયત્નો કરતા નથી જ્યારે તમે જાણો છો કે કાર્યકાળ તમારી સાથે નથી તો તમે કેવી રીતે તે સ્થાનને વધુ સારું બનાવવા માટે થોડી રકમ અને પ્રયત્નોને સમર્પિત કરશો અને તે જ રીતે શેરીઓ પેવ્ડ નથી અને મુખ્ય ઘરો પણ અવગણવામાં આવ્યા છે અને પરંતુ જે ઘરોનો તેઓ અહીં ઉપયોગ કરે છે આ ક્વિન્ચા તકનીક અને તેઓ હજી પણ સારી સ્થિતિમાં છે અને ત્યાં ઘરોના વિસ્તરણ પણ છે જે તમે અન્ય કિસ્સાઓમાં પણ જોશો છેલ્લું એક સ્થળાંતર છે ઇએકાના ટિએરા પ્રોમિટિડામાં પૂર પીડિતોને સ્થળાંતર કરવું તેથી અહીં ચર્ચ સામેલ હતો મિશનરી પણ સ્થળાંતર પ્રક્રિયામાં સામેલ છે તેથી તેઓએ શું કર્યું તે શરૂઆતમાં તેમને ટેમ્પરરી સેલ્ટરનો અને ટ્રાન્ઝીશન સેલ્ટરના પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું છે અને પછીથી ચર્ચ વાટાઘાટો કરવામાં અને તેમના ઘરોને તમે સારી રીતે જાણો છો તે માટે કેટલાક સહાયક હાથ પૂરા પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ પછી અહીં જો તમે તેને જુઓ તો તે સમુદાય નથી જેણે તેને હલ કર્યો નથી તે પાદરી અથવા ચર્ચ છે જેમણે કાર્યની ચુકવણી પ્રાપ્ત કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે તેઓ તેમના પોતાના ફાયદા માટે કરે છે તેથી જેનો અર્થ થાય છે કે વસ્તી સમાધાનમાં ભાગ લે છે પરંતુ તેમને તેના માટે ચૂકવણી કરવામાં આવે છે તેથી તે ચૂકવણીની પ્રક્રિયા બની જાય છે અને આ પિતૃત્વ ધર્માદાની ભૂલનો ખ્યાલ આવે છે જેણે દાન પર સંપૂર્ણ અવલંબન બનાવ્યું છે જે વસ્તીની ગૌરવ અને આત્મસન્માનને અસર કરે છે તેથી અહીં તેમને સામેલ કરવા અને તેના આત્મગૌરવના પાત્રની અનુભૂતિ કરવાને બદલે તેઓ આશ્રિત બન્યા છે કારણ કે તેઓ તે જ કાર્ય માટે ચૂકવણી કરે છે અને તે પ્રક્રિયામાં શું થાય છે તે લગભગ ભીખ માંગવામાં ટેવાય છે આવતી કાલે કોઈ સમસ્યા આવે છે તે અપેક્ષા કરે છે કે કોઈ તેમને ટેકો આપશે તેથી આ એક પાઠ છે જે આપણે આ છેલ્લા કેસ અભ્યાસમાંથી શીખવાની જરૂર છે પરંતુ સારાંશમાં કહીએ તો જ્યારે આપણી પાસે આ તમામ આપત્તિનો સંદર્ભ હોય ત્યારે આપણી જાનનું નુકસાન થાય છે જે એક સામાન્ય સંદર્ભ છે મકાનોનો નાશ થાય છે સેવાઓનું નુકસાન થાય છે સમુદાયના શિક્ષણ અને આરોગ્યના માળખાને નુકસાન થાય છે ઉત્પાદક સુવિધાઓ પાક અને પશુઓનો વિનાશ થાય છે સ્થાનિક સરકારોનું વિક્ષેપ કારણ કે તમામ કિસ્સાઓમાં એવા જૂથો છે જે સ્થળાંતર જૂથો છે જે આતંક પાસાઓ માનસિક અને ભાવનાત્મક નુકસાનને લીધે સ્થળાંતર થયેલ છે પરંતુ અંતર્ગત પાસા સામાન્ય પાસા એ ગરીબી છે પરંતુ હવે અહીં છેલ્લા કેસોમાં મહિલાએ પુનરીકવરી પ્રાપ્તિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી છે તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા છે અને તેઓ કેટલાક જૂથોની અગ્રણી કામગીરી કરી રહ્યા છે તેથી તે પણ એક મહત્વપૂર્ણ પાસા છે તેથી તે અહીં છે અહીં વિવિધતાઓ છે સ્થાનિક સરકારોની ભૂમિકા તમે જાણો છો તેઓ કેવી રીતે વાટાઘાટો કરે છે અને લોકોને કેવી રીતે એકસાથે લાવે છે રાજ્ય સંસ્થાઓ તેથી ઓફકોર્સ આપણે એક અલગ રીતે શીખ્યા કે તે પણ ડીપેનડેંટ બનાવે છે NGO જે ચર્ચમાં તેમનું સમર્થન કરે છે ફરીથી જેઓ તેમના પોતાના કામ માટે ચૂકવણી કરે છે અને સમુદાયની એજન્સીઓ જેનો ભાગ છે તેથી આ કોર્સ આ પુનરીકવરી પ્રાપ્તિ પ્રક્રિયામાં કાર્યરત આ બધા વિભિન્ન કલાકારો છે તેથી આપણે શીખ્યા છે તે ટૂંકા પાઠ શું છે એક અલ્ટો મેયોના પ્રથમ કિસ્સામાં આપણે જોયું કે વિશાળ ભાગીદારી પ્રક્રિયા હોવા છતાં પણ લાંબા ગાળે સંબંધિત સારી આર્થિક સ્થિતિએ આ સમગ્ર ભાગીદારીના પાસા પર પ્રભુત્વ મેળવ્યું છે જ્યારે બીજો કેસ જે સકારાત્મક પાસા અને તેમના મકાનોને વધુ સુંદર બનાવવા અને સ્થાનોને વધુ સ્વચ્છતા બનાવવાના વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નો કરે છે તેથી તે એક શહેરી ઈમેજને સુધારીને આત્મગૌરવની વાત કરી રહ્યું છે જ્યારે ચુસ્ચી અને ક્વિસ્પ્લેક્ટમાં પ્રારંભમાં ભાગીદારી ખૂબ સક્રિય હતી પરંતુ લોકો સામાન્ય રીતે તેમના ઘરો અથવા આસપાસના વિસ્તારને સુધારવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યા નથી તે કાર્યકાળના મુદ્દાઓને કારણે હોઈ શકે છે સિવાય કે સ્થાનિક સરકાર દ્વારા પ્રમોટ કરાયેલા થોડા લોકો માટે જેમ કે ચર્ચ કોતરવામાં આવેલા પત્થર ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ તેઓએ તે વિશેષ પ્રોજેક્ટની આત્મગૌરવ માટે સમય અને પ્રયત્નોનું રોકાણ કર્યું છે પરંતુ તેઓ આગળ તે કરી શક્યા નહીં તેથી આ તે છે જ્યાં નિર્ભરતા પાસા વધુ જોવામાં આવે છે તેમ છતાં જેણે સાબિત કર્યું છે કે સમુદાયના વિકાસ માટે સંભવિત ઉર્જા અસ્તિત્વમાં નથી આ કેટલાક પુરાવા છે જે આપણે જોઈ શકીએ છીએ કે તેમની પાસે થોડી ઉર્જા છે પરંતુ આપણે તેમને યોગ્ય રીતે ચેનલ બનાવવાની જરૂર છે જેથી તેઓ સમજી શકે અને તેઓ તેના તરફ કામ કરે છે જ્યારે રાજ્યની સંસ્થાઓ ચોક્કસ ડીપેનડેન્સીના પાસા પ્રદાન કરે છે અને આનો આત્મવિશ્વાસ પર ચોક્કસ અસર પડે છે જે છેલ્લા બે કિસ્સાઓમાં આપણે જોયુ છે અને સ્ત્રીઓની ભાગીદારી આ પ્રક્રિયામાં ખૂબ નોંધપાત્ર છે તમે જાણો છો કે પરિવર્તન થઈ રહ્યું છે નેતૃત્વના ગુણો બદલાતા રહે છે આ પ્રક્રિયામાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ અલગ છે હું આશા રાખું છું કે આનાથી તમને વિવિધ સંદર્ભમાં પેરુમાં શું થાય છે અને ટૂંકા ગાળાની પુનરીકવરી પ્રાપ્તિ પ્રક્રિયા માટે લાંબા ગાળાના પ્રભાવ શું છે તેની ટૂંકી સમજ આપવામાં આવી છે મને લાગે છે કે તે તમને મદદ કરશે